અગાઉના વર્ગમાં આપણે અક્ષીય લોડ ટોર્સન અને પછી બેન્ડિંગના પાતળા સભ્યોમાં સંગ્રહિત તાણ ઊર્જા માટેનાં સમીકરણો વિકસિત કર્યા છે સમીકરણો જે તમે પદાર્થની તાકાતમાં પહેલાથી જ શીખી હતા તેમ છતાં આપણે તે સમીકરણોનું સ્વરૂપ શું છે તે જોયું અને હકીકતમાં ઊર્જા પ્રકાશન દરના પ્રકરણના અંત તરફ આપણે તેનો ઉપયોગ ઊર્જા પ્રકાશન દર શોધવા માટે કરીશું આપણે સરળ સમસ્યાઓ લઈશું જ્યાં તિરાડ પૂરતી લાંબી હોય છે તેથી પદાર્થના ભાગોને પાતળા સભ્યોના જોડાણ તરીકે ગણી શકાય તિરાડ ઘટકોને પાતળા સભ્યો તરીકે સીમાંકન કરશે અને આપણે બાહ્ય લોડિંગને કારણે સંગ્રહિત ઊર્જા માટે વાકયનો ઉપયોગ કરીશું અને ફ્રેક્ચર મિકેનિક્સ ના દૃષ્ટિકોણથી ઊર્જા પ્રકાશન દરનું મૂલ્યાંકન કરીશું અને આપણે પણ જોયું છે અને એક સવાલ પૂછ્યો છે જ્યારે તિરાડ આગળ વધે છે ત્યારે ઘટકમાં શું ફેરફાર થાય છે એક સ્પષ્ટ ફેરફાર જે આપણે બધા સરળતાથી ઓળખી શકીએ તે છે ઘટકની જડતા ઓછી થાય છે પછી આપણે ઘટક ના ઘટતા અથવા વધતા તાણની ઊર્જા જોવા આગળ વધ્યા ડબલ કેન્ટિલેવર નમૂનાના સમસ્યા પર પણ આ એક નજર હતી અને આપણે સતત ભાર અને સતત વિસ્થાપનની બે આત્યંતિક સ્થિતિઓ જોવા માટે સમર્થ હતા આપણે તેમને ફરીથી જોતા અને બીજો મુદ્દો કે આપણે શું ધ્યાનમાં રાખવું પડશે તે છે જ્યારેતમે કોઈ જનરલ હોવ પરિસ્થિતિ ના બિંદુઓ ઘટક કે જેના પર બાહ્ય લોડ લાગુ થાય છે અથવા ખસેડી શકશે નહીં તેથી એક કિસ્સામાં આપણે સતત ભાર તરફ ધ્યાન આપ્યું હતું જ્યાં બિંદુ ખસેડતા હતા આપણે નિશ્ચિત પકડ પણ જોઇ લીધી છે બિંદુ ખસેડશે નહીં અને તે સ્પષ્ટ છે કે જો બિંદુ ખસેડે તો ઘટક પર કામ કરવામાં આવે છે અને બીજું મહત્વનું પાસું જે તમારે ધ્યાનમાં રાખવું પડશે તે છે બે નવી સપાટી બનાવવા માટે ઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ફ્રેક્ચર મિકેનિક્સ પ્રત્યે ગ્રિફિથના અભિગમમાં તેનું મુખ્ય નિવેદન છે તેમણે માન્યતા આપી કે બે નવી સપાટીઓની રચના માટે ઊર્જાની જરૂર છે પદાર્થમાં સહજ પ્રતિકાર જળવાઈ રહે છે અને તિરાડની રચના માટે બે નવી સપાટીઓ રચાય છે તેઓ ઊર્જા વાપરે છે અને આ ઊર્જા કોઈ સ્ત્રોતમાંથી આવવાની છે અને વિશ્લેષણના હેતુ માટે આપણે બે આત્યંતિક સ્થિતિઓ તરફ ધ્યાન આપ્યું છે એક સતત ભાર છે આપણે એનિમેશન જોશું આપણે જોયું હતું કે છેલ્લા વર્ગમાં વિગતવાર ફક્ત તેનું અવલોકન કરો જેમ જેમ તિરાડ લાંબી હોય છે ત્યાં જડતા ઓછી થાય છે અને તમે જોશો કે જ્યારે લોડ P1 ની કિંમત સુધી પહોંચી ગઈ છે ત્યારે આગળ વધ્યું છે અને આપણે ગણતરી કરીએ છીએ કે તાણ શક્તિમાં પરિવર્તન શું છે અને તમને લાગે છે કે તાણની ઊર્જામાં પરિવર્તન એ આ ત્રિકોણ સિવાય કંઈ નથી અને અહીં જ્યારે તિરાડ આગળ વધે ત્યારે તાણની શક્તિ વધે છે અને તમારે જોઈએ એ પણ નોંધ લો કે ભારણે મર્યાદિત અંતર ખસેડ્યું છે dv બાહ્ય કાર્ય શું થાય છે તે અહીં લંબચોરસ ક્ષેત્ર છે અને તિરાડ વૃદ્ધિ માટે કઈ ઊર્જા ઉપલબ્ધ છે તે ત્રિકોણાકાર ક્ષેત્ર છે અને તે સરળ અંકગણિત છે જે તમને કહેશે કે કરવામાં આવેલું કાર્ય બે નવી તિરાડ સપાટીઓની રચના માટે ઉપલબ્ધ તાણની બમણી છે અને આ કિસ્સામાં તાણ ઊર્જા બાહ્ય કાર્યને કારણે થઈ ગયું અને આપણે સતત સ્થાનાંતરણના અન્ય કેસો પર પણ ધ્યાન આપ્યું છે અને અહીં ફરીથી તમે શોધી શકો છો જ્યારે તિરાડ લાંબી હોય ત્યારે ઘટકની જડતા ઓછી થાય છે તો તમારી પાસે a plus delta a ને અનુરૂપ રેખા છે જે તિરાડ લંબાઈ a માટે નીચે છે એનિમેશન જુઓ જેમ જેમ તિરાડ સતત ડિસ્પ્લેસમેન્ટ હેઠળ આગળ વધે છે અને તમને લાગે છે કે બાહ્ય લોડ દ્વારા કરવામાં આવેલું કામ 0 છે કારણ કે પોઈન્ટ ખસેડતા નથી અને તાણની ઊર્જા શું છે આ અંતિમ તાણ ઊર્જા છે આ છે પ્રારંભિક તાણ ઊર્જા તેથી પરિવર્તન તમે અહીં શોધી શકશો અને આ કિસ્સામાં તાણની શક્તિ ઓછી થાય છે તેથી તમારે આ ધ્યાનમાં રાખવું પડશે મેં પણ ઉલ્લેખ કર્યો છે કે સતત ભાર અથવા સતત સ્થાનાંતરણનો ઉપયોગ ગણિતના વિકાસના તબક્કે અનુકૂળ છે અને પ્રયોગમાંથી પરિણામોનું અર્થઘટન કરવામાં પણ અનુકૂળ છે એકવાર આલેખીય અભિગમથી આપણે આ પ્રકરણમાં શીખીશું પછી હું તાણ ઊર્જા પ્રકાશન દરની ગણતરી પણ કરી શકું છું અને આપણે છેલ્લા વર્ગમાં એક નિવેદન પણ આપ્યું છે જે સામાન્ય લોડ માં તમારી સાથેનું મિશ્રણ છે સતત લોડ અને સતત વિસ્થાપન તેથી તૈયાર ગણતરીકાર તરીકે પરિણામો મેળવવી તમારા માટે અનુકૂળ બને છે સતત લોડમાં શું થાય છે અને સતત સ્થાનાંતરણમાં શું થાય છે અને પડકારજનક પ્રશ્ન શું છે જે આપણી પાસે હવે છે ધારો કે મારી પાસે તિરાડ સાથે ઘટક છે તો તિરાડની હાજરીમાં તાણ ઊર્જા કેવી રીતે શોધવી અને ગ્રિફિથે શું કર્યું ગ્રિફિથે ગોળાકાર છિદ્રવાળી પ્લેટ લંબગોળ છિદ્રવાળી પ્લેટના ઉદાહરણને પગલે કેન્દ્રીય તિરાડની સમસ્યા લીધી તેમણે કેન્દ્રીય તિરાડ સાથે અનંત પ્લેટની સમસ્યાને ગણવામાં આવી હતી જે એકદમ તણાવને આધિન છે હવે પ્રશ્ન એ છે કે તિરાડની હાજરીમાં તાણ ઊર્જા કેવી રીતે શોધવી એક સરળ અભિગમ પરિમાણીય વિશ્લેષણનો ઉપયોગ કરી શકે છે બીજી શક્યતા છૂટછાટ સમાનતા માટે છે અને ત્રીજી શક્યતા તિરાડ બાજુ વિસ્થાપનના આધારે વાસ્તવિક ગણતરી કરવી છે તિરાડની હાજરીમાં તાણ ઊર્જા શોધવા માટે તે સૌથી સચોટ માર્ગ હશે પરંતુ અત્યારે અમારી પાસે તે પ્રકારની ગણતરી કરવા માટે જરૂરી માત્રા નથી જો તમારે તે કરવું હોય તો આપણે તિરાડો અને વિસ્થાપન ક્ષેત્રોનું જ્ઞાન તિરાડ ટીપની નજીકમાં જાણવાની જરૂર છે એકવાર આપણે તિરાડ ટીપ તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો લઈએ પછી આપણે વિસ્થાપન તેમજ તણાવ ક્ષેત્ર વિકસાવીશું પછી પાછા આવીશું અને આ ગણતરીઓ ફરી કરીશું અને આપણને સંતોષ આપીશું કે આપણે એક ગાણિતિક દૃષ્ટિકોણથી ચોક્કસ તિરાડની હાજરીમાં તાણ ઊર્જા શોધી શકીએ છીએ વર્તમાન ચર્ચા માટે આપણે એક કેન્દ્રીય તિરાડ પર ધ્યાન આપીશું અને આ માહિતીને મહત્વની રાખશું બે ટીપ્સ સાથે તિરાડ આ પણ ખૂબ જ સૂક્ષ્મ બિંદુ છે પરંતુ સમાનરૂપે મહત્વપૂર્ણ છે તાણ ઊર્જા આપવામાં આવે છે કારણ કે U પ્રત્યય a સમાન pi સિગ્મા સ્ક્વેર્ સ્ક્વેર્ ને E દ્વારા વિભાજીત કરવામાં આવે છે આ કેન્દ્રિય તિરાડ માટે છે એકવાર તમે કેન્દ્રીય તિરાડ કહો તે બે ટીપ્સ સાથે તિરાડ છે અને તમે અહીં જે પણ પરિણામ જોયું છે તે એકમ જાડાઈની અનંત પેનલ માટે છે તેથી તે એકતા એકમ દ્વારા ગુણાકાર થાય છે અને જો તમે પરિમાણીય દૃષ્ટિકોણથી જુઓ તો આ ઊર્જા માટે અભિવ્યક્તિને સંતોષે છે અને પ્રત્યય a તિરાડની હાજરીમાં તાણ ઊર્જા સૂચવે છે હવે આપણે શું કરીશું આપણે આ અભિવ્યક્તિને કેવી રીતે જોઈ શકીએ છીએ તે પોતાને સંતોષવા માટે છૂટછાટ સમાનતા જોઈશું પરંતુ આખરે તમે તમારી જાતને સારી રીતે મનાવી શકશો જ્યારે તમે વાસ્તવિક ગણતરી કરશો ત્યારે અમે તેને ક્ષણ માટે મુલતવી રાખીશું તેમ છતાં આપણે તેના પર એક નજર કરીશું હવે મને છૂટછાટ સમાનતા જોવા દો અને હું અહીં શું કરું છું હું B જાડાઈની પ્લેટ લઉં છું કારણ કે હું ફ્રેક્ચર મિકેનિક્સ સાહિત્યમાં સાચી કે ખોટી રજૂઆત કરવા માંગુ છું તેઓએ જાડાઈ દર્શાવવા માટે પ્રતીક મોટા 'B' નો ઉપયોગ કર્યો છે તમારી સમજણના હેતુ માટે તમે તેને રબરની પ્લેટ તરીકે ગણી શકો છો તમે જાણો છો કે તમે એક સાયકલ ટ્યુબ લઈ શકો છો અને પછી તેને કાપી શકો છો અને પછી તેમાંથી એક શીટ બનાવી શકો છો અને તમે શું કરો છો તમે તેને લો અને ખેંચો અને પછી તેને સખત રીતે ક્લેમ્પ કરો પછી હું શું કરું છું તે કેન્દ્રમાં તિરાડ રજૂ કરે છે અમે જે પણ ચર્ચા કરીએ છીએ તે તમને બરડ પદાર્થ માટે યાદ અપાવે છે પરંતુ વિઝ્યુલાઇઝેશન હેતુ માટે તમારા માટે રબર શીટ લેવાનું અનુકૂળ છે અને પછી શું થશે તે જુઓ ધારો કે હું તિરાડ રજૂ કરું છું તમે શું અપેક્ષા કરો છો અમુક અંશે તિરાડ સ્થિર રહેશે એક લંબાઈથી વધારે તિરાડ પડશે અને પટ્ટી પોતાને અલગ કરશે આ તમે ભૌતિકીય દ્રશ્યમાન કરી શકો છો તિરાડની રચના માટે તમારે સપાટીઓ બનાવવાની જરૂર છે અને સપાટીઓ બનાવવા માટે ઊર્જા જરૂરી છે આ ઊર્જા સિસ્ટમની તાણ ઊર્જામાંથી આવી હોત અને આપણે કેવા પ્રકારની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છીએ અમે નિશ્ચિત પકડ જોઈ રહ્યા છીએ તેથી કોઈ બાહ્ય કાર્ય થયું નથી તિરાડ કઈ રીતે નાખવામાં આવે છે અને આપણે આ બે સપાટીઓની રચના માટે ખેંચાયેલી પ્લેટની તાણ ઊર્જામાંથી થોડી ઊર્જા બહાર આવી હશે અને આપણે ઊર્જાના આ જથ્થાની ગણતરી કરવી જોઈએ અમે એક સરળ ગણતરી કરીશું અને આપણા જીવનને સરળ બનાવવા માટે અમે તિરાડના પડોશમાં ત્રિકોણાકાર વિસ્તારને ધ્યાનમાં લઈએ છીએ જે બે નવી સપાટીઓ બનાવવા માટે ઊર્જા મુક્ત કરે છે તે કોઈપણ આકાર હોઈ શકે છે તિરાડની હાજરીમાં તાણ ઊર્જા શોધવા માટે આ માત્ર એક સરળ ગણતરી પદ્ધતિ સમજાવવા માટે છે આપણે ગણતરીઓ શોધીશું આપણે પહેલાના ઉદાહરણોમાં તાણ ઊર્જાના સ્વરૂપને જોયું છે જ્યાં સિગ્માનો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા યંગના મોડ્યુલસYoungs modulus આ કદ દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને અહીં ત્રિકોણનું કદ છે મારી પાસે બે ત્રિકોણ છે તેથી મારી પાસે અહીં બે છે અડધા BH અમે ઊચાઈને લેમ્બડા વખત a તરીકે માની લીધી છે અને લેમ્બડાનો ઉપયોગ અહીં પ્રમાણસર સ્થિરતા તરીકે થાય છે તે તરંગલંબાઇને દર્શાવતું નથી કારણ કે આપણે લેમ્બડાને જોવા માટે ટેવાયેલા છીએ તરંગલંબાઇ આનો ઉપયોગ અહીં પ્રમાણસર સતત તરીકે થાય છે અને જ્યારે તમે આને ગુણાકાર કરો છો ત્યારે તમને અભિવ્યક્તિ મળે છે 2 લેમ્બડા a સ્ક્વેર્ B સિગ્મા સ્ક્વેર્ E દ્વારા વિભાજીત થાય છે જુઓ આપણે માત્ર છૂટછાટ સમાનતા કરી રહ્યા છીએ વિચાર એ છે કે તિરાડો બનાવવા માટે આપવામાં આવેલી પ્રણાલીમાંથી તાણ ઊર્જા છૂટી જશે સમજાવવા માટે કે આપણે છૂટછાટ પર જોયું છે આપણે ત્યારે જ સંતુષ્ટ થઈ શકીએ છીએ જ્યારે તમે તિરાડોના ચહેરાના વિસ્થાપન તેમજ તેની સાથે સંકળાયેલ તણાવ ક્ષેત્ર પર સંપૂર્ણ રીતે ગાણિતિક ગણતરી કરો જેના માટે અમને થોડો વધુ સમયની જરૂર પડશે અત્યારે અમે માત્ર એક સમાનતા જોઈએ છીએ અને અમે એક વધુ પાસું પણ લાવીએ છીએ અમે એક પાતળી પ્લેટ લીધી છે અમે ખરેખર વિમાન તણાવની સ્થિતિ પર વિચાર કરી રહ્યા છીએ અને વિમાન તણાવની સ્થિતિ માટે લેમ્બડાને 2 દ્વારા pi તરીકે લેવામાં આવે છે જ્યારે આપણે ખરેખર વિસ્થાપન અને તણાવ ક્ષેત્રના આધારે ગણતરી કરીએ છીએ ત્યારે આ પણ સ્પષ્ટ થશે તેથી જ્યારે હું આ કરું છું ત્યારે મને આ મળે છે કે Ua ને pi એક સ્ક્વેર્ B સિગ્મા સ્ક્વેર્ E દ્વારા વિભાજીત કરવામાં આવે છે અગાઉના અભિવ્યક્તિ અમે જોયું કે એકમની જાડાઈની પ્લેટ હતી હવે તમારી પાસે B ની જાડાઈ છે અને તમે શું જુઓ છો અહીં તિરાડની હાજરીમાં તાણ ઊર્જા એક ચોરસ સાથે સંબંધિત છે તેથી જ્યારે તિરાડની લંબાઈ બદલાય છે ત્યારે ઊર્જા પેરાબોલા સેકન્ડ ડિગ્રી કર્વ તરીકે બદલાશે અને હવે આપણે બે નવી સપાટીની રચના માટે જોઈશું કે કઈ રીતે આપણને ઊર્જાની જરૂર છે જો આપણે આ બે સ્વભાવોને જોઈએ તો આપણે સમજી શકીએ છીએ તિરાડ વૃદ્ધિનો તબક્કો અને વિનાશક તિરાડ પ્રશાર હોઈ શકે છે અમે તેમને આલેખવાનો પ્રયાસ કરીશું તેથી આ મારી પાસે અહીં છે સ્થિર પકડમાં સપાટી અને તાણ ઊર્જાની વિવિધતા શું છે તમારે આ ભૂલવું ન જોઈએ અમે ખરેખર નિશ્ચિત પકડ જોઈ રહ્યા છીએ સ્થિર પકડ એટલે સતત વિસ્થાપન અને આપણી પાસે ગામા છે એક સપાટીના એકમ વિસ્તાર દીઠ સપાટીની ઊર્જા પછી જાડાઈ B ના મોડેલ માટે જરૂરી સપાટી ઉર્જા 2 થી 2a માં B માં ગામા s છે અને આને આપણે યુ પ્રત્યય s તરીકે સૂચવીએ છીએ અને જો તમે આ અંતિમ અભિવ્યક્તિ પર નજર નાખો તો તે 4a ને B ગામામાં ફેરવે છે તે તિરાડ લંબાઈનું રેખીય કાર્ય છે જેમ જેમ તિરાડની લંબાઈ બદલાય છે તેમ આ રેખીય રીતે બદલાય છે અને આપણે આ ભિન્નતાને આલેખમાં લખવાનો પ્રયત્ન કરીશું જ્યાં X અક્ષને તિરાડની લંબાઈ તરીકે અને Y અક્ષને ઊર્જા તરીકે લેવામાં આવે છે આ દેખીતી રીતે એક સીધી રેખા હશે અમે તે આલેખન કરીશું તેથી મારી પાસે આ તિરાડ લંબાઈના કાર્ય તરીકે છે જે તમને લાગે છે કે આ એક સીધી રેખા છે આ સપાટીની ઊર્જા દર્શાવે છે તિરાડની હાજરીમાં તાણ ઊર્જા શું છે તેનું પરિણામ આપણે પહેલેથી જ મેળવી લીધું છે જે સેકન્ડ ડિગ્રી કર્વ છે તમે પહેલેથી જ સમજી લીધું છે કે Ua ને બરાબર pi a નો વર્ગ B સિગ્મા નો વર્ગ ભાગ્યા E કરવામાં આવે છે આ આ રીતે રચાયેલ છે મહેરબાની કરીને નોંધ કરો કે આ માત્ર એક યોજનાકીય છે જે વાસ્તવિક મૂલ્યો સાથે દોરવામાં આવી નથી તે સપાટીની ઊર્જાની પ્રકૃતિ તાણ ઊર્જાની પ્રકૃતિને સમજાવવા માટે માત્ર એક યોજના છે ધારો કે મને ખબર છે કે કુલ શું છે જે આ રીતે બદલાશે તે આ રીતે બદલાશે ચોક્કસ ઢાળ બિંદુએ 0 બની જશે જે સ્થિર તિરાડ થી ફ્રેક્ચર સુધીના પ્રદેશને સીમાંકિત કરે છે તમને તે આલેખમાંથી જટિલ તિરાડની લંબાઈ મળે છે આ નિર્ણાયક તિરાડ લંબાઈ દર્શાવે છે તેથી તમારી પાસે એક પ્રદેશ છે જ્યાં તે તિરાડ વૃદ્ધિ પદ્ધતિ દ્વારા વધતી જતી તિરાડ વૃદ્ધિ છે અને આ ઝોનમાં તે ફ્રેક્ચર મિકેનિઝમ દ્વારા આપત્તિજનક તિરાડ વૃદ્ધિ છે આ સચિત્ર રીતે આપવામાં આવ્યું છે તમે જાણો છો કે અમે આ માત્રાત્મક રીતે કરવા માંગીએ છીએ તેથી અમે તેને ગાણિતિક દૃષ્ટિકોણથી જોઈશું પરંતુ હું ઈચ્છું છું કે તમે આ આકૃતિનું સુઘડ સ્કેચ બનાવો આ ખરેખર શું થઈ રહ્યું છે તેનું ખૂબ જ ઉદાહરણ છે તેથી તમે એક જટિલ તિરાડ લંબાઈ શોધી શકો છો જેની બહાર તિરાડ ઝડપથી ફેલાશે અને જે આપણે ખરેખર જોઈ રહ્યા છીએ તે છે તિરાડ લંબાઈમાં વધતો ફેરફાર તેથી અમે ખરેખર જોઈ રહ્યા છીએ કે વધતી ઊર્જા જરૂરિયાત સંતોષવી જોઈએ ગાણિતિક રીતે તમે તેને કેવી રીતે લખો છો તિરાડની હાજરીમાં તાણ ઊર્જાનું પરિવર્તન તિરાડના સંદર્ભમાં સપાટીની ઊર્જામાં ફેરફાર સમાન હોવું જોઈએ તેથી ડાઉ Ua ડાઉ a દ્વારા વિભાજીત સપાટીની ઊર્જાના ડાઉને ડાઉ a દ્વારા વિભાજીત કરવામાં આવે છે આ ફ્રેક્ચર મિકેનિક્સ માટે ગ્રિફિથના અભિગમની કર્નલ છે તેમણે કહ્યું બે નવી સપાટીઓના નિર્માણ માટે ઊર્જાની જરૂર છે અને આ ઊર્જા કારણ કે આપણે નિશ્ચિત પકડ જોઈ રહ્યા છીએ તે તાણ ઊર્જામાંથી આવે છે જ્યારે આ સંતોષાય છે તિરાડ વધી શકે છે અને હવે તમારે ખૂબ કાળજી રાખવી પડશે જુઓ કે તમે ડાઉના સંદર્ભમાં તફાવત કરવા માટે લલચાઈ શકો છો તે ખરેખર જે દર્શાવે છે તે તિરાડની લંબાઈ છે દંડ અમને જે સંખ્યાઓ મળી છે અમને જે અભિવ્યક્તિઓ મળી છે તેમાં તમે એકના સંદર્ભમાં ભિન્ન હોવ અથવા 2a ના સંદર્ભમાં તફાવત કરો કારણ કે તમે તેને ડાબી અને જમણી બાજુએ કરવા જઈ રહ્યા છો અંતિમ પરિણામ સમાન હશે જો તમે તેને a ના સંદર્ભમાં અલગ કરો છો તો તમે આને પાઇ સિગ્મા સ્ક્વેર્ 2a ને E થી 4 ગામા s સાથે વિભાજીત કરશો જો તમે 2a ના સંદર્ભમાં તફાવત કરો છો તો તમે આને પાઇ સિગ્મા સ્ક્વેર્ E દ્વારા 2 ગામા s સાથે વિભાજીત કરશો હકીકતમાં જો તમે આને સરળ બનાવો છો તો તમે આ પગલા પર આવશો પરંતુ a ના સંદર્ભમાં ભેદ પાડશો નહીં કારણ કે મેં પહેલેથી જ ભાર મૂક્યો છે કે તેણે કેન્દ્રીય તિરાડની સમસ્યાને ધ્યાનમાં લીધી છે જે ક્ષણે તમે કેન્દ્રીય તિરાડ જોશો તે સમયે તમારે ઓળખી લેવું જોઈએ કે તેમાં બે તિરાડ ટિપ્સ છે જો તમારે આ સમીકરણોનું યોગ્ય રીતે અર્થઘટન કરવું હોય તો તમારે 2a ના સંદર્ભમાં તફાવત કરવો પડશે તેથી સાવચેતી એ છે કે તેને આ રીતે ન કરો તેને આ રીતે કરો ઊર્જા પ્રકાશન દરની વ્યાખ્યામાં પણ અમે તિરાડ ટીપ દીઠ ઊર્જા લાવીશું તે ખૂબ મહત્વનું છે તેથી આપણને અંતિમ અભિવ્યક્તિ મળે છે કારણ કે પાઇ સિગ્મા સ્ક્વેર્ ભાગ્યા E દ્વારા 2 ગામા s બરાબર છે આને સિગ્મા રુટ તરીકે ફરીથી લખી શકાય છે જે 2E ગામાને pi દ્વારા વહેંચવામાં આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ અભિવ્યક્તિ અને ફ્રેક્ચર મિકેનિક્સ ને આગળ વધારવામાં ગ્રિફિથ દ્વારા પ્રતીકાત્મક પગલું કારણ કે તે તિરાડની હાજરીમાં ફ્રેક્ચરની તાકાત શોધી શક્યો છે તમે આ અભિવ્યક્તિને પાઇ એ દ્વારા 2E ગામાના મૂળ સમાન સિગ્મા તરીકે પણ અલગ રીતે જોઈ શકો છો મેં આ ડાબી બાજુએ બહાર કા્યું છે તેથી તે સિગ્મા રુટ એ તરીકે દેખાય છે અને તમે જાણો છો કે એકવાર તમે આના જેવું અભિવ્યક્તિ વિકસાવશો તે પ્રાયોગિક રીતે ન્યાયી હોવું જોઈએ નહિંતર તમે જાણો છો કે તમે ગાણિતિક વિકાસથી સંતુષ્ટ થશો નહીં અને આને સ્થાપિત કરવા માટે ગ્રિફિથ સાથે કયા પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે ગ્રિફિથે ગ્લાસ ટ્યુબ અને ગોળાકાર જહાજો પર આંતરિક દબાણને આધિન શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રિફિથનું લગભગ તમામ કામ બરડ ઘન પદાર્થો સુધી મર્યાદિત હતું તેથી ઊર્જા વિમુક્તિ દર ખ્યાલ મૂળભૂત રીતે બરડ પદાર્થ માટે વિકસાવવામાં આવ્યો હતો બાદમાં આને ઇરવિન અને ઓરોવેન દ્વારા ઉચ્ચ તાકાત નમ્ર ઘન પદાર્થો માટે લંબાવવામાં આવ્યું હતું જ્યાં સુધી આપણે તે ન કરીએ ત્યાં સુધી અમારી બધી ચર્ચા બરડ પદાર્થ સુધી મર્યાદિત છે બરડ પદાર્થનો ફાયદો શું છે અમે પહેલેથી જ જોયું છે તે તિરાડ બરડ પદાર્થમાં મટાડી શકે છે આવી બાબતોનું અવલોકન કરવામાં આવ્યું છે આપણે પણ આવું જ એક ઉદાહરણ જોયું છે અને ફાયદો એ છે કે જ્યારે તમે ઊર્જાના દૃષ્ટિકોણથી નજીક આવો છો ત્યારે તમે રૂઢિગત પ્રણાલી તરફ જોઈ રહ્યા છો તેથી ઊર્જા પદ્ધતિ સરળતાથી લાગુ પડે છે જ્યારે તમે કાચની નળીઓ અને ગોળાઓ કહો છો ત્યારે તે પહેલાથી તૂટી ગયા હતા અને પછી બાકીના તણાવને દૂર કરવા માટે એનેલ કરવામાં આવ્યા હતા જો કોઈ હોય તો તેથી તેમણે પ્રયોગ કરવામાં પૂરતી સાવચેતી રાખી હતી અને તેણે તણાવ વધાર્યો અને તેણે અંદાજ લગાવ્યો કે સિગ્મા રુટ એનું મૂલ્ય શું છે જે 0 25 થી 0 28 MPa રુટ મીટરની શ્રેણીમાં હોવાનું જાણવા મળ્યું છે આ મૂલ્ય પર એક નજર કરો તેને 0 25 થી 0 28 ની શ્રેણીમાં કેટલીક કિંમત મળી છે અને આ તેને ડાબા હાથની અભિવ્યક્તિ મળી છે સિગ્મા રુટ a' તેને મેળવવા માટે સક્ષમ છે જમણી બાજુની અભિવ્યક્તિ મેળવવા માટે તમારે સપાટીની ઊર્જાનું મૂલ્ય મેળવવાની જરૂર છે ગ્લાસમાં સપાટીની ઊર્જાનો અંદાજ હોવો જોઈએ તમે જાણો છો કે તમારે આવા મુશ્કેલ પ્રયોગો કરવા માટે પીડા લેવા માટે ગ્રિફિથને અભિનંદન આપવા પડશે તેમણે માન્યું કે કાચનું સપાટીનું તણાવ તાપમાનનું રેખીય કાર્ય છે સારો અંદાજ તમે જાણો છો આ રીતે ઈજનેરો હંમેશા અંદાજિત હોય છે અમે સીધી રેખાઓની ખૂબ નજીક છીએ અને અમે હંમેશા કંઈપણ રેખીય તરીકે લેવા માંગીએ છીએ જો તે અમારી જરૂરિયાત સંતોષે તો અમે તેને તે જ છોડી દઈએ છીએ અમે શક્ય તેટલી બિનરેખાને ટાળવા માંગીએ છીએ અને તેણે શું કર્યું તેણે 1110 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 745 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે ઓરડાના તાપમાને કાચ તંતુઓની સપાટીના તણાવ મૂલ્યોને બહાર કા્યા તે કસરતથી તે કાચની સપાટીની ઊર્જાનો અંદાજ 0 54 ન્યૂટન પ્રતિ મીટર તરીકે લગાવી શકે છે અને કાચ માટે E લગભગ 62 GPa છે અને જ્યારે તમે આ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માંગતા હો ત્યારે 2 ગામા ગ્લાસ ગુણ્યા E ભાગ્યા pi આખનું વર્ગમૂળ તમને 0 15 MPa વર્ગમૂળ મીટર આપે છે શું તે તેના પ્રયોગોમાં જે મળ્યું તે જ છે તે સમાન નથી જ્યારે વિદ્યાર્થીઓ આ દિવસોમાં પ્રયોગો કરે છે અને પ્રયોગ નકારવાના ડરથી સિદ્ધાંત સાથે તેની સરખામણી કરે છે ત્યારે તેઓ બીજા દશાંશ સ્થાને માત્ર તફાવતની જાણ કરે છે હું ઉલ્લેખ કરી રહ્યો છું જ્યારે તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોવ ત્યારે તમને વિશ્વાસપૂર્વક મળેલા પરિણામોની જાણ કરવાનું શીખવું પડશે પ્રયોગશાસ્ત્રીઓએ અત્યંત પ્રામાણિક હોવું જોઈએ કારણ કે મૂલ્યો તમે મૂળ રીતે વિચાર્યું હતું તેના કરતાં વધુ માહિતી લઈ શકે છે અમે જોયું છે થાકના કિસ્સામાં પ્રચંડ છૂટાછવાયા પ્રયોગો તે એક સારો પ્રયોગ છે તેથી એવું વિચારશો નહીં કે જ્યારે તમે સિદ્ધાંત અને પ્રયોગની તુલના કરો છો ત્યારે તે ખૂબ જ નજીક હશે જ્યાં સુધી તમે બેન્ચમાર્ક સમસ્યા ન લઈ રહ્યા હોવ અને સિદ્ધાંત ખૂબ સારી રીતે સમજાય છે અને પ્રયોગ પણ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે તમારી પાસે તે પ્રકારનો સહસંબંધ રહેશે નહીં તેમ છતાં જો તમે આ કિસ્સામાં પરિમાણોનો ક્રમ જુઓ તો એક સહસંબંધ ચોક્કસપણે અસ્તિત્વમાં છે આ તમને અભિવ્યક્તિઓ વિકસાવવાની રીતથી આત્મવિશ્વાસ આપે છે સિગ્મા રુટ એ સમાન 2 ગામા s ઇ દ્વારા વિભાજીત પાઇ એક અર્થપૂર્ણ પગલું છે પરંતુ આપણે એ પણ જોઈશું કે ગ્રિફિથે ખરેખર આ સમસ્યાનો કયા સંદર્ભમાં સંપર્ક કર્યો હતો તેના મનમાં નહોતું કે ત્યાં ફ્રેક્ચર મિકેનિક્સ છે જે તેને વિકસાવવું પડશે તેમણે તે દ્રષ્ટિકોણથી સમસ્યાનો સંપર્ક કર્યો ન હતો તેમનો દ્રષ્ટિકોણ અલગ હતો તમે જાણો છો કે વૈજ્ઞાનિકો ખરેખર સૈદ્ધાંતિક દૃષ્ટિકોણથી પદાર્થની મજબૂતાઈનો અંદાજ કેવી રીતે લગાવવો તે જોઈ રહ્યા હતા તેથી તમારી પાસે પરમાણુ મોડેલ છે તમે કહો છો કે તે સ્ફટિકીય ઘન છે તેનો સ્કેચ બનાવો અને તમારી પાસે આ સંતુલન સ્થિતિ છે જાળી અંતર b દ્વારા આપવામાં આવે છે અને તમે શોધવા માંગો છો કે આ તણાવના કયા મૂલ્યમાં અલગતા હશે તેથી વિચાર છે સ્ફટિકીય ઘન તેની જાળીના ગુણધર્મોના આધારે તાકાતનો અંદાજ કાો અને આ માટે તમારે બળ અલગ કાયદાની જરૂર છે અને આ કેવી રીતે રચાયેલ છે આંતર અણુ બળ અલગ કાયદો નીચેના ત્રણ ગુણધર્મો દર્શાવતા કાર્ય દ્વારા અંદાજિત કરી શકાય છે તમે જાણો છો હું આને ગણિત વગર રજૂ કરીશ અમે ફક્ત અંતિમ પરિણામો જોઈશું હકીકતમાં જે લોકો સંકલિત ઝોન મોડેલિંગ પર કામ કરે છે તેઓ ખરેખર વિવિધ પ્રકારના કાયદા સાથે રમે છે અને પછી તેને મર્યાદિત તત્વ મોડેલિંગમાં પણ સમાવે છે અને વિશ્લેષણ કરે છે પ્લાસ્ટિક ઝોન તિરાડની નજીકમાં કેવી રીતે વિકસે છે તેઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે પરંતુ અમે ફક્ત તેની મુખ્ય લાક્ષણિકતાઓ જોશું અમારું રસ એ જોવાનું છે કે જાળીની મિલકતની ગણતરીના આધારે લોકોને કેવા પ્રકારનું પરિણામ મળ્યું છે તેથી જો મારે બળ અલગ કાયદો હોય તો મારે કાયદાને ધ્યાનમાં લેવાની જરૂર છે પ્રારંભિક ઢાળ પદાર્થની સ્થિતિસ્થાપક મોડ્યુલસ E ને અનુરૂપ છે તમે જે પદાર્થની રાહ જોઈ રહ્યા છો તે ગમે તે હોય અને બીજું પાસું અલગ કરવાનું કુલ કામ છે જે વળાંક હેઠળનો વિસ્તાર સપાટી ઉર્જા ગામા s ને અનુરૂપ છે તેથી તમારે જે જોવાનું રહેશે તે છે જે લોકો સૈદ્ધાંતિક ગણતરી કરી રહ્યા છે તે પહેલાથી જ લાવ્યા છે સપાટીના ઊર્જાની ભૂમિકા અન્ય સ્વરૂપમાં છે તેથી તે સમયે આ પ્રકારની વિચારસરણી હતી તેથી તમારે સ્થિતિસ્થાપક મોડ્યુલસ E ને અનુરૂપ પ્રારંભિક ઢાળ રાખવા માટે બળ અલગ કાયદો હોવો જરૂરી છે વિભાજનનું કુલ કાર્ય જે વળાંક હેઠળનું ક્ષેત્ર છે તે સપાટી ઉર્જા ગામા s ને અનુરૂપ છે અને અંતે તમારી પાસે કંપનવિસ્તાર મહત્તમ મૂલ્ય હોવું જોઈએ જે આંતર અણુ સંયોજક બળનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જો તમે નીચેની ત્રણ ગુણધર્મો દર્શાવતા હો તો તમે બળ અલગ કાયદો મેળવી શકો છો તેથી તેના આધારે કાયદો આ રીતે દેખાય છે X ની સિગ્મા ફંક્શનને E તરીકે ગામા s માં વહેંચવામાં આવે છે b ને સંપૂર્ણ શક્તિ દ્વારા અડધા ગુણાકાર E ની સાઇન દ્વારા b માં વહેંચવામાં આવે છે ગામાની સંપૂર્ણ શક્તિને અડધા x દ્વારા b માં વહેંચવામાં આવે છે જ્યાં b સંતુલન આંતર અણુ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે તે તમે સ્કેચમાં જોયું હતું અને x સંતુલન અલગ અંતરથી વિસ્થાપન સૂચવે છે તેથી હવે અમારી પાસે અંદાજિત સંબંધ છે જે તમને અલગ થવા માટે જરૂરી બળ આપે છે અને મહત્તમ મૂલ્ય શું છે તે આ દ્વારા આપવામાં આવે છે તેથી મહત્તમ મૂલ્ય સૈદ્ધાંતિક તાકાત સિવાય બીજું કંઈ નથી સૈદ્ધાંતિક તાકાત E તરીકે ગામામાં આપવામાં આવે છે જે B સંપૂર્ણ શક્તિ અડધાથી વિભાજિત થાય છે જુઓ જ્યારે આપણે વાસ્તવિક મૂલ્યોને જોઈએ ત્યારે જ આપણે આની પ્રશંસા કરી શકીશું જાળીના દૃષ્ટિકોણથી તમે સૈદ્ધાંતિક શક્તિની ગણતરી કરી શકો છો પ્રયોગોમાંથી તમને પદાર્થ દ્વારા પ્રદર્શિત વાસ્તવિક તાકાત મળે છે જો આપણે ભૌતિક વર્તણૂકને યોગ્ય રીતે સમજ્યા હોત તો મારી સૈદ્ધાંતિક ગણતરી પ્રાયોગિક નિરીક્ષણ સાથે વધુ કે ઓછું એકરુપ હોવી જોઈએ આપણે જોવું પડશે આવું છે કે નહીં લોકોને એ પણ જાણવા મળ્યું છે કે ગામા s નું મૂલ્ય શું છે ઘણી પદાર્થઓ માટે તે આશરે Eb ને 40 વડે વહેંચાયેલું જોવા મળે છે તેથી જ્યારે તમે આ અભિવ્યક્તિમાં આને બદલો છો ત્યારે તમને સૈદ્ધાંતિક તાકાત માટે મૂલ્ય મળે છે અને સૈદ્ધાંતિક તાકાત શું છે E ભાગ્યા 6 જેવું હોવું જોઈએ હકીકતમાં તે ખૂબ વધારે છે E ભાગ્યા 6 નાની કિંમત નથી અમે માઈલ્ડ સ્ટીલ પર ધ્યાન આપીશું કારણ કે માઈલ્ડ સ્ટીલ બધા જાણે છે ભલે અમે માઈલ્ડ સ્ટીલ પર ફ્રેક્ચર મિકેનિક્સ લાગુ ન કરી શકીએ જ્યારે તમે પ્રાયોગિક પરિણામો સાથે સરખામણી કરો ત્યારે સૈદ્ધાંતિક તાકાત ગણતરીઓ બંધ છે હળવા સ્ટીલ એક સારું ઉદાહરણ છે માઈલ્ડ સ્ટીલ ના કિસ્સામાં તમારી પાસે યંગનું મોડ્યુલસ 200 GPa છે તેથી 200 ભાગ્યા 6 એ 33 GPa જેવું કંઈક હશે માઈલ્ડ સ્ટીલ આની નજીક ક્યાંય નથી જો તમે જુઓ તો તેની ઉપજ શક્તિ 220 MPa કે તેથી વધુ છે તે અંતિમ તાણ શક્તિ 320 અથવા 400 જેવી હશે જે પદાર્થની રચના પર આધારિત છે તે બધું મેગાપાસ્કલની દ્રષ્ટિએ છે જ્યારે સૈદ્ધાંતિક તાકાત ગીગાપાસ્કલની દ્રષ્ટિએ છે તેનો અર્થ એ છે કે સૈદ્ધાંતિક શક્તિની ગણતરીઓ બંધ છે આવું કેમ છે તમે જાણો છો કે આ એક કોયડો છે લોકો આ કોયડોને ખૂબ લાંબા સમયથી ઉકેલવા માંગતા હતા અને આપણે જોઈશું કે કયા પ્રકારના મુદ્દાઓ છે પ્રયોગો પર આધારિત લોકોએ કદની અસર તરીકે આ બનાવ્યું સૈદ્ધાંતિક તાકાત પ્રયોગમાં જોવા મળે છે તેના કરતા વધારે કેમ છે તેનો તેમને કોઈ ખ્યાલ નહોતો પરંતુ પ્રયોગમાં તેઓએ કંઈક ખૂબ જ રસપ્રદ જોયું જે લિયોનાર્ડો દા વિન્સી તરફ પાછું શોધી શકાય છે તેને સતત વ્યાસના વાયરો માટે મજબૂતાઈ અને લંબાઈ વચ્ચે વિપરિત સંબંધ મળ્યો જુઓ બે મુદ્દા છે જેના પર આપણે ધ્યાન આપવું પડશે પરંપરાગત સ્પ્રિંગ ડિઝાઇનના કિસ્સામાં જો તમે ડિઝાઈન પુસ્તકો પર નજર નાખો તો તમને સમાન પદાર્થ માટે ઉપજ શક્તિ મળશે જ્યારે તેનો ઉપયોગ વાયર તરીકે થતો હોય તે જથ્થાબંધ પદાર્થ કરતા વધારે હોય છે આ એક પાસું છે બીજું એક પાસું છે જેની નોંધ દા વિન્સીએ લીધી હતી તેણે જે કહ્યું તે લંબાઈ હતી જો લંબાઈ ટૂંકી કરવામાં આવે તો તાકાત વધે છે તે એક પ્રાયોગિક નિરીક્ષણ છે જુઓ આ માટે અમને સમજૂતીની જરૂર છે યાદ રાખો પ્રયોગ સત્ય છે જો પ્રયોગ કાળજીપૂર્વક કરવામાં આવે અને પરિણામો પણ પ્રમાણિકપણે જણાવવામાં આવે તો પ્રયોગ સત્ય છે તમારે આવા વર્તનનાં કારણો શોધવા પડશે અને બાદમાં તમને ત્યાં 1839 માં બીજી વ્યક્તિ લે બ્લેન્ક મળી તેણે સમાન વ્યાસના ટૂંકા વાયર કરતાં નબળા હોવા માટે લાંબા લોખંડના વાયરની પણ સ્થાપના કરી તેથી લોકો શોધી રહ્યા છે કે કદ સાથે કંઈક કરવાનું છે અને તેઓએ તેને સાઇઝ ઇફેક્ટ તરીકે સામાન્ય બનાવ્યું અને નમૂનાના પરિમાણો ઘટતાં તેઓએ તાકાતમાં વધારો નોંધાવ્યો ખૂબ સખત નિષ્કર્ષ તમે જાણો છો આ પ્રકારનું નિષ્કર્ષ આપણે હવે નથી કરી શકતા તે દિવસોમાં જ્યારે તેઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા શા માટે સૈદ્ધાંતિક તાકાત વાસ્તવિક વ્યવહારમાં પ્રાપ્ત થઈ ન હતી પરંતુ તેઓએ જોયું કે જ્યારે નમૂનાનું કદ ઘટે છે ત્યારે તાકાત વધે છે તેઓએ આની નોંધ લીધી છે તેમને આ માટે સમજૂતીની જરૂર હતી અને આ તે પાસું હતું કે જેના વિશે ગ્રિફિથ ચિંતિત હતો અને તેને લાગ્યું કે કદની અસર વાસ્તવમાં તિરાડ સાઈઝ લંબાઈની અસર છે તેથી તેણે જે કર્યું તે તેણે કાચના રેસા પર પરિણામ આપ્યું કાળજીપૂર્વક તેમનો વ્યાસ ઘટાડ્યો અને પછી તેણે ફ્રેક્ચર સ્ટ્રેન્થ વિરુધ્ધ રેસાની જડાઈ નો આલેખ દોરયો અને આ કેવળ પ્રયોગ પર આધારિત છે અને આ ઝડપથી ક્ષીણ થઈ રહ્યું હતું અને તે 175 MPa જેટલું જથ્થાબંધ કાચની તાકાત સુધી પહોંચે છે જ્યારે ફાઇબરની જાડાઈ ઓછી થાય છે ત્યારે તે 11000 MPa ની નજીક આવી રહ્યું હતું જે કાચની સૈદ્ધાંતિક તાકાત છે અને શું તફાવત છે બંને વચ્ચેનો તફાવત એ છે કે તમારી પાસે વિવિધ પરિમાણોની તિરાડો અસ્તિત્વમાં છે અને જો તમે કાચને પાતળા અને પાતળા દોરો તો તિરાડો ઓછી થાય છે અને કાચ ખૂબ મજબૂત બને છે હકીકતમાં તે ઉપયોગી છે જુઓ જો તમે સંયુક્તના વિકાસને જુઓ તો તે ચોક્કસપણે આ ઉપયોગી મિલકત પર ટકે છે ગ્લાસ પોતે બરડ છે પરંતુ રેઝિનમાં જડિત ગ્લાસ રેસા ફાઇબર ગ્લાસ સંયુક્ત તરીકે કામ કરે છે ખૂબ સારું તમારી પાસે ફાઇબર ગ્લાસ બોર્ડ છે તમારી પાસે ફાઇબર ગ્લાસ મૃદંગમ છે અને બીજું તેથી જ્યારે તમે રેઝિનમાં એમ્બેડ કરો છો ત્યારે તમારી પાસે ફાઇબર સ્વરૂપમાં કાચની ઉપયોગિતા વધુ સારી છે તેથી ગ્રિફિથે જે જોયું તે હતું ગ્લાસ ફાઇબરના કિસ્સામાં તિરાડોની હાજરીએ તાકાત ઓછી કરી છે તેથી તે એક તર્કસંગત સમજૂતી પૂરી પાડવા સક્ષમ હતો કે જ્યારે નમૂનાનું કદ ઘટતું જાય છે ત્યારે તાકાત વધે છે હું ઈચ્છું છું કે તમે આ આલેખનું સુઘડ રેખા ચિત્ર બનાવો ગ્રિફિથ દ્વારા તે ખૂબ જ દૃષ્ટાંતરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ નિરીક્ષણ છે અને તમારે તે દિવસોમાં પણ જોવું જોઈએ જ્યારે તેઓ સિદ્ધાંતો વિકસાવતા હતા જો તેમને શંકા હોય તો તેઓએ હંમેશા યોગ્ય પ્રયોગો દ્વારા તેની ચકાસણી કરી હતી જો કે તે જટિલ હોઈ શકે છે તેઓએ પ્રયોગ કરવા માટે તકલીફ લીધી છે કારણ કે તે સમયે સળગતા પ્રશ્નોના જવાબ શોધવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા અને આપણે ગણિતના મોટા ભાગમાં પ્રવેશ્યા વિના જ આ અભિવ્યક્તિ વિકસાવી છે ગ્રિફિથ દ્વારા અસ્થિભંગની તાકાત નીચે મુજબ છે તે 2 ભાગ્યા pi E ગુણ્યા ગામા s ભાગ્યા સંપૂર્ણ શક્તિ અડધા ભાગમાં વહેંચાયેલું છે અને આ પ્લેન તાણની સ્થિતિ માટે છે અને આ અભિવ્યક્તિનું બીજું મહત્વનું પાસું શું છે જુઓ આ અભિવ્યક્તિને વિવિધ દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે એક તો તેણે તિરાડ લંબાઈને કારણે ફ્રેક્ચર સંબંધિત છે તેને જોવાની બીજી રીત એ છે કે ઇંગ્લીસ સોલ્યુશન ના કિસ્સામાં ખૂબ જ નાના બાહ્ય લોડ સાથે ખૂબ જ નાની તિરાડો તણાવ એટલો વધારે હશે કે નમૂના ટુકડા થઈ જશે પરંતુ વાસ્તવિક વ્યવહારમાં એવું નથી તેથી તે વિરોધાભાસ છે ઇંગ્લિસ સોલ્યુશન ઉપયોગી હતું પરંતુ તે સોલ્યુશનની ઉપયોગિતા પર પ્રશ્નાર્થ છે કારણ કે લોકો તિરાડોથી કેવી રીતે વાસ્તવિક માળખાંને નક્કર રાખે છે તે સમજાવવામાં અસમર્થ છે તેથી તે વિરોધાભાસ ગ્રિફિથ દ્વારા ઉકેલાયો હતો પ્લેટની તાકાત તિરાડના કદથી સ્વતંત્ર છે તે ઇંગ્લિસ સોલ્યુશનનું તાત્કાલિક નિરીક્ષણ હતું જ્યારે ગ્રિફિથે કહ્યું કે તિરાડની લંબાઈ વાંધો છે આપેલ તણાવ મૂલ્ય માટે આ અભિવ્યક્તિ ફ્રેક્ચર તાકાત તેમજ જટિલ તિરાડ લંબાઈનો ઉપયોગ કરીને હું શોધી શકું છું તેથી આ અભિવ્યક્તિ ખૂબ મહત્વની છે તમે જાણો છો અમે ખૂબ જ સરળ વિશ્લેષણથી જોયું છે કે તમે બે નવી સપાટીઓની રચના માટે તાણ ઊર્જામાંથી ઊર્જા મેળવો છો અને અમે ફ્રેક્ચર તાકાત માટે અભિવ્યક્તિ મેળવવા માટે સક્ષમ હતા તેથી ગ્રિફિથે જે તારણ કા્યું તે સ્પષ્ટ કદની અસર વાસ્તવમાં તિરાડ સાઇઝ અસર હતી અને જો તમે સૈદ્ધાંતિક શક્તિ તેમજ અસ્થિભંગની તાકાત માટે અભિવ્યક્તિ જુઓ તો હું સિગ્મા એફ દ્વારા સિગ્મા મીથી વિભાજિત ગુણોત્તર શોધી શકું છું જે a સંપૂર્ણ શક્તિ અડધાથી b બરાબર છે તેથી તમે જઈ શકો છો અને જથ્થાબંધ ગ્લાસ માટે શોધી શકો છો કે તિરાડનું કદ શું હશે તિરાડનું કદ 0 025 મિલીમીટરનું છે કારણ કે બલ્ક ગ્લાસમાં આ તિરાડ લંબાઈ હોય છે તેની ફ્રેક્ચર તાકાત સૈદ્ધાંતિક તાકાતથી ઘણી નીચે છે જુઓ જો તમે ગ્રાફ જુઓ તો અમે નોંધ્યું છે કે સૈદ્ધાંતિક તાકાત 11000 MPa ની આસપાસ છે જ્યારે બલ્ક ગ્લાસની તાકાત લગભગ 175 MPa છે ગ્રિફિથ દ્વારા વિકસિત અભિવ્યક્તિને કારણે હવે અમે કહી શકીએ છીએ કે બલ્ક ગ્લાસ માટે તિરાડ લંબાઈ 0 025 મિલીમીટરની આસપાસ હશે હવે તમે આના કરતાં પાતળા ગ્લાસનું ફાઇબર લો જ્યારે તે તિરાડના કદ કરતા ઘણું નીચે હોય ત્યારે શું થાય છે તમને લાગે છે કે મૂલ્ય સૈદ્ધાંતિક તાકાતની નજીક છે હવે વાર્તા પૂર્ણ થઈ છે લોકો સંઘર્ષ કરી રહ્યા હતા કે જ્યારે નમૂનાનું કદ ઘટે છે તાકાત વધે છે ગ્રિફિથ તેની ઊર્જા સંતુલન અભિગમ વિકસાવતી વખતે ધ્યાન કેન્દ્રિત કરતી હતી ત્યારે આ સમસ્યા હતી તેને ફ્રેક્ચરની તાકાત મળી અને તે કહી શકે છે કે તિરાડની લંબાઈ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને લોકોએ આ પ્રકારના અભિગમ પર કામ કર્યું છે અને તેમને અન્ય ઘણી પરિસ્થિતિઓ માટે ફ્રેક્ચરની તાકાત પણ મળી છે અમે જોયું છે કે પ્લેન તાણની પરિસ્થિતિ માટે 2 ભાગ્યા pi ગુણ્યા E ગુણ્યા ગામામાં s સંપૂર્ણ અડધી ઘાત પ્લેન તાણ ધારો કે હું પ્લેન તાણની પરિસ્થિતિ શોધી રહ્યો છું તો અભિવ્યક્તિ કેવી દેખાય છે અભિવ્યક્તિમાં માત્ર એક નાનો તફાવત છે તમને અહીં જે મળે છે તે યંગના મોડ્યુલસને બદલે તમે યંગના મોડ્યુલસને 1 ઓછા ન્યુ વર્ગ દ્વારા વિભાજીત કરો છો હકીકતમાં તમે ફ્રેક્ચર મિકેનિક્સ માં આ પ્રકારના ફેરફારનો સામનો કરશો તમે પ્લેન તાણ માટે અભિવ્યક્તિ વિકસાવશો પછી તમે યંગના મોડ્યુલસને યંગના મોડ્યુલસ દ્વારા 1 માઇનસ ન્યુ સ્ક્વેર દ્વારા વિભાજીત કરીને પ્લેન તાણમાં બદલી શકો છો અમે તે કરી શકીએ છીએ અને તમને પ્લેન તાણ માટે આ મળે છે અને લોકોએ બીજી સમસ્યા તરફ પણ જોયું છે તમે જાણો છો કે જ્યારે તમારી પાસે ત્રિ પરિમાણીય ઘન હોય છે જ્યાં તમારી પાસે પેની આકારની તિરાડ હોય છે જે ક્ષણે તમારી પાસે એક પેની આકારની તિરાડ છે લોકોને લાગ્યું કે અભિવ્યક્તિ માત્ર આંકડાકીય પરિબળ બદલાઈ ગઈ છે ફોર્મ સમાન રહ્યું તમારી પાસે યંગનું મોડ્યુલસ છે તમારી પાસે સપાટીની ઊર્જા તિરાડ દ્વારા વિભાજિત છે જે સમાન રહે છે માત્ર આંકડાકીય પરિબળ બદલાતું હતું અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન છે જેનો ઉપયોગ ઇરવિન તિરાડ સમસ્યાઓને સામાન્ય બનાવવા માટે કરે છે તેથી ઊર્જા અભિગમમાંથી ગ્રિફિથે ઓળખી કાઠેલી બે નવી સપાટીઓની રચનાને સિસ્ટમની તાણ ઊર્જામાંથી ઊર્જા આપવાની જરૂર છે જેણે તેને ફ્રેક્ચર તાકાત માટે અભિવ્યક્તિ મેળવવામાં મદદ કરી જેણે ઇંગ્લિસ સોલ્યુશનના વિરોધાભાસને પણ સમજાવ્યું શા માટે વાસ્તવિક તાકાત પદાર્થ સૈદ્ધાંતિક તાકાતથી ઘણી નીચે છે અને પછીથી જ્યારે લોકોએ વિવિધ પ્રકારની વ્યવહારિક પરિસ્થિતિઓ માટે હાથ ધર્યા ત્યારે તેમને સમાનતા મળી તેથી તે આગામી વર્ષોમાં ફ્રેક્ચર મિકેનિક્સ વિકસાવવામાં મદદ કરી ગ્રિફિથ માઇન્ડ દ્વારા તે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે તમે તેના તમામ વિશ્લેષણ આદર્શ રીતે બરડ ઘન પર કેન્દ્રિત હતા તમારે તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં આભાર